નમસ્કાર વ્યવહારુ અભિગમ સાથેની સેવા માર્કેટિંગના આ વર્ગમાં આપનું સ્વાગત છે આજે આપણે કેસ નંબર 3ની ચર્ચા કરીશું તેમાં બીજા અન્ય કેસનો પણ સમાવેશ થાય છે સૌ પ્રથમ આપણે માહિતી તકનીક સેવાઓના માર્કેટિંગની ચર્ચા કરીએ માહિતી તકનીક ઉદ્યોગમાં વૃદ્ધિ કદાચ સૌથી ઝડપી છે એક દાયકા કે તેથી વધુ સમય ગાળામાં તે અબજો ડોલરનો ઉદ્યોગ બની ગયો છે આ ઉદ્યોગમાં અનેક નાની મોટી કંપનીઓ છે અને દરેક કંપની પોતાના માટે વિશિષ્ટ સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહી છે તેથી જ આ ઉદ્યોગમાં માર્કેટિંગની એક નિર્ણાયક ભૂમિકા છે માહિતી તકનીકને ટૂંકમાં આઇટી કહેવામાં આવે છે તેના માર્કેટિંગ માટે કેટલીક સમસ્યાઓ રહેલી છે સૌથી મુખ્ય સમસ્યા છે ઈન્ફ્રાસ્ટ્રક્ચર નો અભાવ આઇટીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એક મોટી અછત છે ખાસ કરીને ભારત જેવા બજારમાં હાર્ડવેર હંમેશાં ઉપલબ્ધ હોતો નથી કારણકે હાર્ડવેરના ઈન્સ્ટોલેશન પહેલા લાયસન્સ તથા અન્ય સરકારી મંજૂરીની જરૂર હોય છે આઇટી અનેક વિવિધતા ધરાવતું ઉત્પાદન તથા સેવા છે અને કદાચ આ જ કારણે તે પરંપરાગત માર્કેટની દુનિયામાં હજુ પણ એડજસ્ટ થઈ રહ્યું છે આઇટીનું માર્કેટિંગ ઉત્પાદનની વિવિધતાના કારણે થોડું જટિલ બની જાય છે કારણકે આઇટી ઉત્પાદનોમાં ઓનલાઈન રમતો વ્યવસાય સંબંધિત એપ્લિકેશન નાણાકીય એપ્લિકેશન તથા યુટીલીટી એપ્લિકેશન નો સમાવેશ થાય છે ઉત્પાદનની વિવિધતામાં દરરોજ વધારો થાય છે ત્યારબાદ આવે છે સોફ્ટવેરનું વર્ચસ્વ આઈટી કંપનીઓ સેવા પ્રદાન કરે તો ગ્રાહકો એવી અપેક્ષા રાખે છે કે મશીન વેચવાની સાથે સાથે સોફ્ટવેર અને સેવાઓ પણ પ્રદાન કરવામાં આવશે અર્થાત હાર્ડવેર ડિસ્કની સાથે તેમાં રહેલ સોફ્ટવેર પણ કંપનીએ ગ્રાહકોને આપવું પડશે આઇટીમાં ઉભરતા માર્કેટિંગ મીક્ષ એપ્લિકેશન સોફ્ટવેર બજારના સગમેન્ટ સાથે કાર્યરત છે જે બેન્કિંગ અને નાણાકીય સેવાઓ ખાણકામ ઉર્જા સ્ટીલ પરિવહન તથા બંદરગાહ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલ છે વ્યવસાયિક સેવાઓમાં વિવિધ પ્રકારના કૌશલ્ય પ્રદાન કરવામાં આવે છે જેનો વ્યક્તિ વિશિષ્ટ રીતે પ્રોજેક્ટ પર ઉપયોગ કરી શકે છે ત્યારબાદ છે સિસ્ટમ એકીકરણ ઉદ્યોગના વિશિષ્ટ સેગમેન્ટમાં આઇટી સેવાઓને સિસ્ટમમાં એકીકૃત કરી સેવા પ્રદાન કરવામાં આવે છે તેને સામાન્ય રીતે ટર્નકી સોલ્યુશન કહેવામાં આવે છે જે સમસ્યાઓનો ઉકેલ શોધી આપે છે આઇટી કંપનીઓ વિવિધ વિક્રેતાઓ પાસેથી હાર્ડવેર અને સોફ્ટવેર લે છે તથા તેને સિસ્ટમમાં એકીકૃત કરે છે જાળવણી સેવાઓ વર્તમાન હાર્ડવેર અને સોફ્ટવેરની જાળવણી માટે સેવાઓ પ્રદાન કરે છે આઈટી ઉદ્યોગમાં શિક્ષણ અને તાલીમના અભાવે માનવ સંસાધનની તીવ્ર સમસ્યા ઊભી થઈ છે તાલીમ એ આઈટી ઉત્પાદનનું એક ખૂબ જ મહત્ત્વનું પરિબળ છે તકનીક લક્ષી એપ્લિકેશન ઉદ્યોગની વિવિધ તકનીકોની પ્રગતિનો એક ભવ્ય ઇતિહાસ રહ્યો છે ટેકનોલોજીનો વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક ઉપયોગના કારણે દરેક પ્રકારની ટેકનોલોજી માં રોકાણ કરવું અત્યંત મુશ્કેલ છે સોફ્ટવેર પેકેજો સોફ્ટવેર પેકેજોના બજારમાં ખૂબ જ સ્પર્ધા છે અને તેમાં ખૂબ જ ઝડપી ફેરફારો થઈ રહ્યા છે તો આ બધા આઈટી સેવાઓ ના ઉભરતા માર્કેટિંગ મિશ્રણ છે ટૂંકમાં એવું કહી શકાય કે ઉપર દર્શાવેલા સાત પરિબળો આઈટી સંસ્થાઓ માટે મહત્વપૂર્ણ છે એપ્લિકેશન સોફ્ટવેર વ્યાવસાયિક સેવાઓ સિસ્ટમ એકીકરણ જાળવણી સેવાઓ શિક્ષણ અને તાલીમ તથા ટેકનોલોજી લક્ષી એપ્લિકેશન સોફ્ટવેર પેકેજ આઈટી ઉદ્યોગના નોંધપાત્ર ઉત્પાદન છે હવે આપણે ટેલિકોમ સેવા માર્કેટિંગ પર ચર્ચા કરીએ ભારતીય ટેલિકોમ્યુનિકેશન ઉદ્યોગ ઝડપી ગતિએ વિકાસ કરી રહ્યો છે ભારતીય ટેલિકોમ્યુનિકેશન એ એક બિલિયન ગ્રાહકો સાથેનું વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું વાયરલેસ નેટવર્ક છે ભારતમાં મોબાઇલ નોંધનીય ઉપયોગ છે શહેરી વિસ્તારમાં 148 03 અને ગ્રામીણ વિસ્તારમાં 50 95 લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે મોબાઇલના બજારમાં ઘણી મોટી કંપનીઓ છે જે સ્પર્ધામાં વધારો કરી રહી છે ભારતમાં ટેલિકોમ ઉદ્યોગ એ ટેલિફોન રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે TRAI દ્વારા નિયંત્રિત થાય છે તમે નોંધ્યું હશે કે શહેરી વિસ્તારમાં ૧૦૦ ટકાથી વધારે લોકો પાસે મોબાઇલ છે એટલે એવું કહી શકાય કે લોકો પાસે એકથી વધારે જ બે ત્રણ મોબાઈલ હોઈ શકે તેથી જ ભારતના શહેરી ક્ષેત્રોમાં મોબાઈલ નો વપરાશ 148 જેટલો છે જેમ તમે જાણો છો કે સેવા માર્કેટિંગના 7P છે તેવી જ રીતે ટેલિફોન સેવાઓ ના પણ 7P છે તો તેમાં પ્રથમ P છે ઉત્પાદન ટેલિકોમ ઉદ્યોગ માં ઉત્પાદનોને વિશાળ શ્રેણી છે જેમાં પ્રીપેડ પોસ્ટ પેઈડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ ડેટા એટલે કે ટુજી થ્રીજી ફોરજી મૂલ્યવર્ધિત સેવાઓ ડિજિટલ નો સમાવેશ થાય છે હવે આપણે વાત કરીએ સેવા કિંમતની ટેલિકોમ કંપની ગ્રાહક આધારિત કિંમત નિર્ધારિણની નીતિ અપનાવી શકે છે પરંતુ આ ઉદ્યોગમાં કિંમતો TRAI દ્વારા નિયંત્રિત થાય છે ઉપરાંત કિંમતો પણ અસ્થિર હોય છે પ્રીપેડ અને પોસ્ટ પેઈડ સેવા માટેની કિંમત પણ અલગ અલગ હોય છે હવે વાત કરીએ સ્થળ ટેલિકોમ સેવાઓ ગ્રામ્ય વિસ્તારો સુધી વ્યાપક કવરેજ ધરાવે છે ટેલિકોમ સેવાના વિતરણમાં ગ્રાહકલક્ષી કર્મચારીઓ વિતરકો ટેલિકોમ સેવાનુ ઓનલાઈન વેચાણ કરનારા વિક્રેતાઓનો સમાવેશ થાય છે હવે વાત કરીએ પ્રમોશનની તેમાં વેચાણ સંબંધી પ્રમોશન ડાયરેક્ટ માર્કેટિંગ ડિજિટલ સ્ટોર્સ ડિજિટલ હોડિગ્સ સ્પોન્સરશિપ તથા ઈમેલ નો સમાવેશ થાય છે આ તમામ પરિબળોનો ઉપયોગ ટેલિકોમ સેવાઓના પ્રચાર માટે થાય છે ત્યારબાદનો P છે લોકો તેમાં ગ્રાહક સંભાળ સેવા કર્મચારી કોલ સેન્ટરના કર્મચારીઓ તથા અન્ય લોકોનો સમાવેશ થાય છે મુખ્યત્વે ઘણી બધી ટેલિકોમ સેવાઓતેના કર્મચારીઓ ટેલિકોમ કંપનીઓ વિતરકના સંચાલન પુરસ્કાર તથા માન્યતા પર આધારિત છે આ સેવાઓમા મુખ્યત્વે લોકોને ગ્રાહકો સાથે કામ કરીને સેવા પ્રદાન કરવાનું હોય છે ત્યારબાદ છે પ્રક્રિયા પ્રક્રિયામાં સરળ સુલભતા દસ્તાવેજીકરણ 247 ગ્રાહકલક્ષી સેવાઓ તથા પ્રતિસાદનો સમાવેશ થાય છે ઘણી બધી સેવાઓમાંથી 247 ગ્રાહકલક્ષી સેવાઓ પ્રદાન કરવાનો દાવો કરવામાં આવે છે પરંતુ ઘણી વખત આ પ્રકારની સેવા પ્રદાન કરવી મુશ્કેલ છે અને ઘણા કિસ્સામાં વાસ્તવમાં આ પ્રકારની સેવાઓ પ્રદાન કરવામાં આવતી નથી ઉપરાંત પ્રતિસાદની પ્રક્રિયામાં ગ્રાહકો તરફથી પ્રતિસાદ પણ આપવામાં આવતો નથી ગ્રાહકો પ્રતિસાદ આપવા કરતા મોબાઇલમાં કામ કરવામાં વધુ વ્યસ્ત હોય છે ટેલિકોમ સેવા પ્રક્રિયા માટે 247 ગ્રાહકલક્ષી સેવા પ્રદાન કરવી વાસ્તવમાં મહત્વપૂર્ણ છે ભૌતિક પુરાવા ટેલિકોમ સેવામાં ઘણા બધા ભૌતિક પુરાવા હોતા નથી મુખ્યત્વે તેમાં સીમકાર્ડ ડેટા કનેક્ટર સર્વિસ આઉટલેટ તથા રિચાર્જ વાઉચરનો સમાવેશ થાય છે તો દેશમાં ટેલિફોન સેવાઓની ગુણવત્તા નક્કી કરવા માટે આ ભૌતિક પુરાવાઓ છે ટેલિકોમ ઉધોગમાં તીવ્ર સ્પર્ધા પ્રવર્તે છે રિલાયન્સ જિયો જેવા નવા પ્રવેશકર્તા એ ટેલિકોમ બજારનું માળખું જ બદલી નાખ્યું છે તેઓએ ખૂબ જ ઓછી કિંમતે છ મહિના કે તેથી વધુ સમય માટે સેવાઓ પ્રદાન કરી છે ઉપરાંત તેઓ ફોરજી ઈન્ટરનેટની સેવા મફતમાં આપી રહ્યા છે જેના અસર સ્વરૂપ કોલના દર તથા ડેટાની કિંમતમાં પણ ઘટાડો થયો છે પોર્ટેબિલિટીના કારણે ટેલિકોમ કંપનીઓ માટે ગ્રાહકો જાળવી રાખવા ખૂબ જ મુશ્કેલ છે ઓપરેટર પોર્ટેબિલિટી સેવા અંતર્ગત ગ્રાહકો પોતાનો મોબાઈલ નંબર બદલ્યા વગર ટેલિકોમ સેવા કંપનીઓ બદલી શકે છે તેથી જ માત્ર શ્રેષ્ઠ સેવા પ્રદાન કરનારી કંપનીઓ ગ્રાહકોને અન્ય કંપનીઓની સેવા લેવાથી દૂર રાખવા સક્ષમ છે ગ્રાહકોને અન્ય કંપનીઓ તરફ જતા રોકવા માટે નવીનતમ વ્યૂહરચનાઓ જરૂરી છે વાસ્તવિક ગ્રાહક સંબંધિત માર્કેટિંગ ગ્રાહકો સાથે વાસ્તવિક જોડાણ ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા પ્રદાન કરવી આ બધી ટેલિફોન સેવા સંબંધિત અત્યંત મહત્વપૂર્ણ બાબતો છે હવે આગળ આપણે કમ્પ્યૂટર નેટવર્કિંગ સેવા અને ઇન્ટરનેટના અનુભવ વિશે વાત કરીએ ઘણા લોકોએ ઈન્ટરનેટને આજકાલ બનેલી ઘટના માટે છે પરંતુ વાસ્તવમાં ઈન્ટરનેટની સેવા 1960ના દાયકાની શરૂઆતમાં થોડા લોકોએ દૂર અંતરના વ્યવસાય સંબંધિત પ્રવૃતિઓ કરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હતા ૧૯૯૩માં વર્લ્ડ વાઈડ વેબ નામની નવી તકનીકની રજૂઆત સાથે ઘણી વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં ફેરફાર થયો ઇન્ટરનેટ એક સંચાર માધ્યમ તરીકે અને માહિતીનો ભંડાર તરીકે કમ્પ્યુટર વપરાશકર્તાઓને ખૂબ જ આકર્ષિત કરે છે તો હવે પ્રશ્ન એ છે કે ઇન્ટરનેટ દ્વારા ઈન્ટરનેટનું માર્કેટિંગ કેવી રીતે કરવું ઇન્ટરનેટ પર માર્કેટિંગ દ્વારા બ્રાન્ડ સ્થાપિત કરવી અને વેચાણની માત્રા વધારવી એ ખૂબ જ ઓછી કિંમતની અને સસ્તી વ્યૂહરચના છે ઇન્ટરનેટ દ્વારા માર્કેટર્સને પૂરી પાડવામાં આવતી સેવાઓને મુખ્યત્વે ચાર વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે છે તેમાં વેચાણ અને સમર્થન ગ્રાહક સહાયક સંચાર ચૂકવણી અને સમાધાન માર્કેટિંગ સંશોધન અને પ્રતિસાદ નો સમાવેશ થાય છે ઇન્ટરનેટ પર માર્કેટિંગની યોજના ઈન્ટરનેટ પર માર્કેટિંગની યોજનાઓ માટેની કેટલીક આવશ્યકતાઓ છે જેમા ઉદ્દેશ્ય અને લક્ષ્ય પ્રેક્ષકોને વ્યાખ્યાયિત કરવા માનવશક્તિ અને ઉપાયોનું મૂલ્યાંકન કરવું વેબસાઇટ પર સંશોધન કરવું હાઈપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ HTML પ્રાપ્ત કરવું હોમ પેજની રૂપરેખાનું માળખું તૈયાર કરવું કંપનીની યોગ્ય લિંકની ઓળખ પ્રાપ્ત કરવી આંતરિક દસ્તાવેજો તૈયાર કરવા વેબ પૃષ્ઠ બનાવવું પરીક્ષણ અને સુધારા કરવા વેબસાઈટ બનાવી તેની યોગ્ય જાળવણી કરવી વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે હવે વાત કરીએ ઇન્ટરનેટ પર માર્કેટિંગ ને કેવી રીતે સફળ બનાવવું તે માટે માર્કેટિંગની પ્રવૃત્તિઓના મૂલ્યાંકનની જરૂર છે ઉપરાંત કંપનીએ તેના ઉદ્દેશ્યો વ્યાખ્યાયિત કરવા પડશે સંસ્થા તરફથી સમર્થનની ખાતરી લેવી પડશે ટીમની રચના કરવી પડશે વિગતવાર માર્કેટિંગ પ્રવૃત્તિઓની વિશિષ્ટતાઓ ચકાસવી પડશે ઇન્ટરનેટ સેવા પ્રદાતાની ઓળખ કરવી પડશે બ્લુપ્રિન્ટ વિકસાવવી પડશે વેબસાઈટની જાહેરાત કરવી પડશે વેબસાઈટને સમયાંતરે અપડેટ કરવી પડશે અને ગ્રાહકોના પ્રતિસાદ મૂલ્યાંકન કરવું પડશે ભારતમાં ઈન્ટરનેટ લક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ઓછો વિકાસ થયો છે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેકટીવિટી ઓછી છે માહિતી તકનીકના વિકાસ તેમજ ડીજીટલાઇઝેશન માટેની ભારત સરકારની નીતિએ ઇન્ટરનેટ સંબંધિત ઉધોગને પ્રોત્સાહન આપ્યું છે હવે ઘણી મોટી કંપનીઓ આ ઉદ્યોગમાં પ્રવેશી રહી છે હવે આપણે વાત કરીએ મીડિયા સેવાઓનું માર્કેટિંગ આજકાલ ઉત્પાદન અને સેવાઓની જાહેરાત તથા તેમની સ્થિતિ પ્રસ્થાપિત કરવામાં મીડિયા મહત્વનો ભાગ ભજવે છે ડીજીટલાઇઝેશનના યુગમાં મીડિયા ખાસ કરીને સોશિયલ મીડિયા બ્રાન્ડિંગમાં મહત્વનો ભાગ ભજવે છે કંપનીઓ માહિતી પ્રદાન કરવા માટે અને ગ્રાહકો પ્રતિસાદ આપવા માટે મીડિયાનો ઉપયોગ કરે છે મીડિયાના વર્ગીકરણમાં અખબારો મેગેઝીન ફ્લાયર્સ પોસ્ટર્સ સ્કાય રાઇટિંગ બ્રોશર વોલ પેઈન્ટિંગ વગેરેનો સમાવેશ થાય છે ઉપરાંત તેમાં પ્રસારણ માધ્યમો જેવાકે રેડિયો ટેલિવિઝન ફિલ્મ ઇન્ટરનેટ વેબસાઇટ સેટેલાઈટ અને કેબલ નો પણ સમાવેશ થાય છે મીડિયા સેવાઓમાં પણ માર્કેટિંગ મિશ્રણ નો સમાવેશ થાય છે માર્કેટિંગ મિશ્રણના 7Pમાં સૌપ્રથમ વાત કરીએ ઉત્પાદનની માહિતી એ મીડિયા સેવાનું મુખ્ય ઉત્પાદન છે સેવા કંપનીઓ ગ્રાહકના મનોવિજ્ઞાન અને ઉત્પાદનોની પ્રકૃતિ અનુસાર માહિતીમાં ફેરફાર કરે છે મીડિયા સેવાનું મૂલ્ય પ્રસારણકર્તા દ્વારા નક્કી કરવામાં આવે છે અને તે જાહેરાતના સમય જગ્યા તથા ફ્રિકવન્સી પર આધાર રાખે છે સ્થળ મીડિયા સેવાઓનુ વિતરણ ઓફિસ અથવા ઓનલાઈન થાય છે પ્રમોશન સારી માહિતી આ ઉદ્યોગ માટે શ્રેષ્ઠ જાહેરાત છે બોલાયેલા શબ્દો અને જાહેર સંબંધો સંચાલન માટે લોકપ્રિય પદ્ધતિઓ છે લોકો કંપનીના કર્મચારીઓ બ્રાન્ડ વફાદારી વધારવા અને ઉદેશ્યો સિદ્ધ કરવામાં મદદ કરે છે પ્રક્રિયા પ્રક્રિયા મુખ્યત્વે 3 પરીબળોનુ સંયોજન છે તેમા આયોજન અને સમય પત્રક તકનીકો અને પ્રતિસાદ નો સમાવેશ થાય છે માહિતી બ્રાન્ડ ઈમેજ તકનીકો મીડિયા સંબંધિત લોકપ્રિય વ્યકિતઓ અને લોગો એ ભૌતિક પુરાવાના મુખ્ય પરિબળો છે તો મીડિયા પ્લાનિંગમાં કેટલા તબક્કાઓનો સમાવેશ થાય છે સૌથી પહેલો તબક્કો છે લક્ષ્ય પ્રેક્ષકો અને તેમની મીડિયા પસંદગીઓનો અભ્યાસ ત્યારબાદનો તબક્કો છે કંપનીનું આંતરિક વિશ્લેષણ એ પછીના તબક્કામાં ઉદ્દેશો નક્કી કરવા મીડિયા વ્યૂહરચનાનું નિર્માણ કરવું ચેનલોની પસંદગી કરવી સમય આવર્તન અને ફ્રિકવન્સી નિર્ધારિત કરવા તેમજ પ્રસ્તાવ અને પોસ્ટનુ મૂલ્યાંકન કરવું જેવી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે તો આ હતા મીડિયા આયોજનના વિવિધ પગલાં મીડિયાની સેવા અનેક બદલાવમાંથી પસાર થઈ રહી છે પ્રિન્ટ રેડિયો ટેલિવિઝન ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં મીડિયા સેવાઓનો વિકાસ થઈ રહ્યો છે દરેક કંપની તેમના ઉત્પાદન અને સેવાઓના પ્રચાર માટે મીડિયા સેવાઓનો ઉપયોગ કરી રહી છે માહિતી મીડિયા સેવાઓની સફળતાની ચાવી છે માહિતીને ગ્રાહકોની રુચિ અને જરૂરિયાત અનુસાર વિકસાવવી અને ગ્રાહકોને પ્રદાન કરવી જોઈએ હવે આપણે વાત કરીએ મીડિયા સેવાના ભાગ સ્વરૂપ અખબાર માર્કેટિંગ હવે ચર્ચા એ છે કે શું અખબાર એ ઉત્પાદન છે કે સેવાઓ છે જો કે ગ્રાહકો અખબારને તેમાં રહેલી માહિતીના મૂલ્ય માટે ખરીદે છે નહીં કે મૂર્ત સુવિધાઓ માટે તો અખબાર સેવાઓને સેવા ઉદ્યોગમાં વર્ગીકૃત કરી શકાય છે 6700થી વધુ પ્રકાશનો અને 300 મિલિયનથી વધુ ગ્રાહકો સાથે ભારત વિશ્વનું સૌથી મોટું અખબાર બજાર છે ભારતમાં અખબાર હિન્દી અંગ્રેજી ઉર્દૂ અને અન્ય સ્થાનિક ભાષાઓમાં પ્રકાશિત થાય છે અખબારને ફ્રિકવન્સીના આધારે તેનું વર્ગીકરણ દૈનિક સાપ્તાહિક દ્વિમાસિક અથવા માસિકની શ્રેણીમાં કરવામાં આવે છે ઉપરાંત વિવિધ ભાષાઓ જેવી કે હિન્દી અંગ્રેજી ઉર્દૂ તથા સ્થાનિક ભાષાના આધારે પણ અખબારનું વર્ગીકરણ કરવામાં આવે છે આ ઉપરાંત અખબારમાં કવરેજ જેમ કે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય પ્રાદેશિક અથવા સ્થાનિક પણ અખબારના વર્ગીકરણનો જ એક ભાગ છે અખબારનું ફોર્મેટ જેમકે પ્રિન્ટેડ અથવા ઇલેક્ટ્રોનિક પણ અખબાર નું વર્ગીકરણ કરે છે હવે વાત કરીએ અખબાર માર્કેટિંગના 7 Pની સૌપ્રથમ છે ઉત્પાદન માહિતી અખબાર ઉદ્યોગ માટેનું મુખ્ય ઉત્પાદન છે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય પ્રાદેશિક વ્યાપાર વિજ્ઞાન તકનીકો રમતગમત અને મનોરંજનના કાર્યક્રમો સંબંધિત માહિતી એ અખબાર ઉત્પાદનનો મુખ્ય સ્ત્રોત છે મોટાભાગના અખબારોમાં માહિતીને આધારે વર્ગીકરણ થાય છે અને તેને સુસંગત હોય તેવી પ્રકારની જાહેરાતો અખબારમાં છપાય છે અખબારો ફક્ત સમાચારની જાણ જ નથી કરતા પરંતુ સમાચારોનું વિશ્લેષણ કરીને વાચકો સામે પ્રસ્તુત કરે છે તો આ હતું અખબાર માર્કેટિંગ નો પ્રથમ P જે ઉત્પાદન સબંધિત સેવા દર્શાવે છે બીજો P છે કિંમત આ ઉદ્યોગમાં મૂલ્ય નિર્ધારણ નીતિ અન્ય ઉદ્યોગો કરતા અલગ છે અન્ય ઉત્પાદનોથી વિપરીત અખબારના મૂલ્યોમાં માર્કઅપની કિંમત ઉમેરીને મૂલ્ય નક્કી કરવામાં આવતું નથી તેના બદલે અખબારની કંપનીઓએ કિંમત નિર્ધારણમાં ખાધ પૂરી કરવી પડશે અને જાહેરાત આધારિત આવક સાથે લક્ષ્ય નફો મેળવવો પડશે સ્થળ અખબારનુ વેચાણ એ અનેક સમયમર્યાદામાં નિયંત્રિત નાશવંત ઉત્પાદનોના વિતરણ જેવું છે સામાન્ય રીતે અખબાર વિતરક વેચાણકર્તાઓને નિયુક્ત કરે છે અને તે વેચાણકર્તાઓ અખબારને તેના વિક્રેતાઓ સુધી પહોંચાડે છે વિક્રેતાઓ વિતરણ ચેનલની છેલ્લી કડી છે ગ્રાહકોના પ્રતિભાવ ગ્રાહકોની જરૂરિયાતોને સમજવી ગ્રાહકોની જરૂરિયાતો અનુસાર તેમને અખબાર પહોંચાડવા ટીમવર્ક કાર્યક્ષમતા એ અખબાર વિતરણના નિર્ણાયક પરિબળો છે ત્યારબાદનો P છે પ્રમોશન માર્કેટર્સ પ્રતિભાવો એકત્રિત કરવા માટે વ્યક્તિગત વેચાણનો ઉપયોગ કરે છે ઉપરાંત પ્રમોશન માટે ડાયરેક્ટ માર્કેટિંગ અને વેબ પ્રમોશનનો પણ ઉપયોગ કરવામાં આવે છે કંપની ઉત્પાદનની છબી વધારવા માટે જાહેરાત અને કોર્પોરેટ સંબંધોને વધારવા માટે જનસંપર્ક નો ઉપયોગ કરે છે પ્રમોશનનો ખર્ચ વિતરણ ચેનલના તમામ સભ્યો દ્વારા અથવા ચેનલના ચોક્કસ સભ્યો દ્વારા જ વહન કરવામાં આવે છે લોકો એજન્ટો અને ચેનલના અન્ય સભ્યો અખબારના વિતરણમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે અખબાર માટે માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવા માટે સારી લાયકાત ધરાવતાં કર્મચારીઓની જરૂર હોય છે પ્રક્રિયા માહિતીનું નિર્માણ પ્રકાશન વિતરણ અને વપરાશ એ અખબાર માર્કેટિંગ પ્રક્રિયાના મુખ્ય ઘટકો છે ભૌતિક પુરાવા રંગ કદ પ્રિન્ટિંગની ગુણવત્તા તથા કાગળની ગુણવત્તા એ ભૌતિક પુરાવાના મુખ્ય ઘટકો છે તે અખબારની ગુણવત્તા નક્કી કરવાના નિર્ણાયક પરીબળો છે તો એવું કહી શકાય કે અખબાર એ એક એવું ઉત્પાદન છે જે તેની કિંમત કરતા ઓછી કિંમતે વેચાય છે અને આર્થિક નુકસાનની ભરપાઈ જાહેરાત દ્વારા થાય છે પરંતુ જો અખબારના વેચાણનું પ્રમાણ ઓછું હોય તો તેવા અખબારમાં કોઈ જાહેરાત કરશે નહીં આધુનિક સમયની માર્કેટિંગ પ્રવૃતિઓ અને ઈ અખબાર એ અખબાર ઉદ્યોગ માટે મુખ્ય પડકાર સમાન છે હવે આપણે વાત કરીએ મીડિયા સેવા માર્કેટિંગના ભાગરૂપ પ્રસારણ સેવાઓનું માર્કેટિંગ પ્રસારણ એ રેડિયો ટેલિવિઝન અથવા અન્ય મીડિયા ચેનલ દ્વારા ઓડિયો અને વિડીયો સામગ્રીનું વિતરણ કરે છે ભારતીય પ્રસારણ ઉદ્યોગ એ એશિયાનો સૌથી મોટો ઉદ્યોગ છે ભારતમાં મનોરંજન રમતગમત સમાચાર વ્યવસાય અને ધાર્મિક જેવી વિવિધ શૈલીઓની 900થી પણ વધુ ચેનલો ઉપલબ્ધ છે ચેનલો હિન્દી અંગ્રેજી ઉર્દુ પંજાબી મરાઠી જેવી વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે ઓડિયો સામગ્રીનું વિતરણ માટેની ઘણી રેડીયો ચેનલો પણ ઉપલબ્ધ છે હવે ચર્ચા કરીએ પ્રસારણ સેવાના 7Pની પ્રસારણ સેવાના પહેલા ત્રણ P એટલે કે ઉત્પાદન પ્રમોશન અને સ્થાન ફક્ત માહિતીના આધારે જ નક્કી કરવામાં આવે છે પ્રેક્ષકોના ભાવનાત્મક પ્રતિભાવો અનુસાર માહિતી સામગ્રીને ઓડિયો અથવા વિડિયોના સ્વરૂપમાં વિકસાવીને વિતરિત કરવામાં આવે છે ત્યારબાદ છે કિંમત પ્રસારણ સેવાની આવકનો મુખ્ય સ્ત્રોત છે જાહેરાત વિડિયો પ્રકારની પ્રસારણ સેવામાં સબ્સ્ક્રિપ્શન ફીના સ્વરૂપમાં ગ્રાહક પાસેથી અમુક રકમ વસુલવામાં આવે છે આ સેવામાં કિંમતોનું નિયંત્રણ TRAI દ્વારા કરવામાં આવે છે જાહેરાતનો દર એ પ્રસારિત શોની લોકપ્રિયતા સમય આવર્તન તથા ચોક્કસ પ્રસંગોને આધારે નક્કી કરવામાં આવેલ છે ત્યારબાદ છે લોકો પ્રસારણ ઉદ્યોગમાં સ્થાન નિશ્ચિત કરવા માટે તેમજ સ્પર્ધકો કરતાં અલગ દર્શાવવા માટે લોકોનો મહત્વપૂર્ણ ફાળો છે કોઈપણ પ્રસારણ સેવા સંબંધિત વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રસારણ સેવાની બ્રાન્ડ ઇમેજનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારબાદ છે પ્રક્રિયા કાર્યક્રમનું આયોજન અને સમય પત્રકનું સંચાલન એ પ્રક્રિયાના બે મુખ્ય તત્વો છે ટેકનોલોજીની પણ એક નિર્ણાયક ભૂમિકા છે દર્શકો અથવા રેડીયો સાંભળનારાનો પ્રતિસાદ પ્રસારણ સેવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પ્રસાર આ સેવાઓ સાથે સંબંધિત ભૌતિક પુરાવા જેવા કે લોગો પ્રોમો અને વ્યક્તિત્વ એ ભૌતિક પુરાવાના નિર્ણાયક ઘટકો છે તકનીકી પ્રગતિ અને માહિતી પણ તેની સાથે સંબંધિત છે પ્રસારણ ઉદ્યોગ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યો છે અને તેમાં દિવસેને દિવસે સ્પર્ધા વધી રહી છે આ ઉદ્યોગમાં સફળતાનો આધાર દર્શકો અને જાહેરાતો પર રહેલો છે કોઈપણ પ્રસારણ સેવા પ્રદાન કરતી સંસ્થાની સફળતા તેની માહિતી સામગ્રીમાં રહેલી છે અસરકારક માર્કેટિંગઆંતરિક કે બાહ્ય માર્કેટિંગ અને સેવા પ્રસારણ ઇન્ફ્રાસ્ટ્રકચર એ સેવા સફળતાના અન્ય મુખ્ય પરિબળો છે તમે રેડીયો એટલે કે એફએમ સેવાઓની નોંધ લીધી હશે રેડિયો પ્રસારણ સેવાનો વ્યાપ વધારવા માટે પ્રસારણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય તે જરૂરી છે જેથી કરીને ઘણા બધા લોકો સુધી જાહેરાતો પહોંચી શકે આ વર્ગમાં મારી ચર્ચા અહીં પૂર્ણ થાય છે મને આશા છે કે આ વર્ગમાં તમને મદદ મળી હશે મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર